એનિમલ સેલ કલ્ચરની લેક્ચર શ્રેણીમાં સ્વાગત છે તેથી આજે આપણે ત્રીજા સપ્તાહના પાંચમા લેક્ચરમાં છીએ તેથી જો તમે છેલ્લા લેક્ચરમાં યાદ કરો જ્યાં મેં સમાપ્ત કર્યું હતું તે એક ખૂબ જ રસપ્રદ મુદ્દો હતો કે દરેક કોષ એક અનન્ય બાહ્યકોષીય મેટ્રિક્સને એક મિનિટ માટે તાર્કિક રીતે વિચારે છે જે તમારી માટે વધુ અર્થપૂર્ણ બનાવે છે તેથી આપણા શરીરમાં હૃદયમાં તે સ્થળે હૃદય કાર્ડિયાક કોષો વિકસી રહ્યા છે મગજ છે ત્યાં તે સ્થળે મગજના કોષો વધી રહ્યા છે હાડપિંજરના સ્નાયુ છે જે હાડપિંજરના સ્થળે વધી રહ્યા છે અને દરેકમાં ચોક્કસ વિવિધ યાંત્રિક ગુણધર્મો છે ઉદાહરણ તરીકે જુઓ જો હું હૃદયની યાંત્રિક ગુણધર્મ વિશે વાત કરું તો તે હાડપિંજરના સ્નાયુ અને મગજમાં આ કોશિકાઓના યાંત્રિક ગુણધર્મ કરતાં સંપૂર્ણપણે અલગ હોય છે તો હું હમણાં સરળ લઈ રહ્યો છું પછી તમે કોશિકાઓ વિશે વિચારી શકો છો જે આંતરડાને અસ્તર કરે છે જ્યાં ખોરાક સરળ સ્નાયુ દ્વારા આગળ વધી રહ્યો છે યાંત્રિક ગુણધર્મનો અર્થ શું છે તમારું હૃદય ધબકે છે તેથી તેનો અર્થ એ છે કે કોષો આ રીતે આગળ વધી રહ્યા છે હવે આને એક મિનિટ માટે વિચારો આ ખરેખર કંઈક છે ઉદાહરણ તરીકે આ તમારા હૃદયના કોષો છે હવે માત્ર સરળતા ખાતર હું તેને આ રીતે મૂકી રહ્યો છું અને આ કોષો સ્થગિત કરવામાં આવ્યા છે જ્યાં વાદળી છે ત્યાં એક પ્રકારનું બાહ્યકોષીય પ્રવાહી છે અને આ કોષો બાહ્યકોષીય મેટ્રિક્સ તેમજ આસપાસના પેશીઓને ચોક્કસ મેટ્રિક્સના ડિગ્રી દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે હવે જ્યારે આ કોષ આગળ વધી રહ્યો છે તેથી આ કોષો સાથે વિવિધ પ્રકારની હિલચાલ ચાલી રહી છે તેથી તેમાં આની જેમ હિલચાલ છે તેમાં આની જેમ સંકોચન છે તેથી દર વખતે જ્યારે તે જોડાણ કરી રહ્યા હોય ત્યારે આ બિંદુઓમાં હલનચલન થાય છે તમે આ જોડાણ બિંદુઓ જુઓ તે જોડાણ બિંદુઓ જેવા છે જે સતત ખેંચાય છે તેથી તે ડ્રોઇંગ પર પાછા આવો જે હું તમને કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ઉદાહરણ તરીકે આ સામગ્રીમાં ફરવા માટે ફ્લેક્સીબલ શાખા છે હવે એક મિનિટ માટે કલ્પના કરો કે આ જોડાણ બિંદુ દ્વારા ઉત્પન્ન થયેલ બળ તે બળ કરતાં વધારે જોડાયેલ છે કારણ કે અહીં આ પ્રવાહીના સંકોચનને કારણે આ જોડાણ દ્વારા ઉત્પન્ન થયેલ બળ વળગી રહેલા બળ કરતા વધારે છે તેથી અહીં બે બળો છે જેમાં એક આ ભાગની હિલચાલને કારણે ઉત્પન્ન થયેલ બળ છે ચાલો આપણે તેને વધુ સરળ રીતે દોરીએ આ રીતે તે જોડાયેલ છે અને આ સેલ n છે તેથી અહીં આ સબસ્ટ્રેટ પર જોડાણ છે અને આ સબસ્ટ્રેટ છે તેથી ત્યાં એક બળ છે જે તેને જોડાણ બળને જોડવામાં મદદ કરી રહ્યું છે જ્યારે બીજું બળ છે જે અહીં કાર્યરત છે અને જે કોષના સંકોચન અથવા યાંત્રિક પ્રવૃત્તિને કારણે ઉત્પન્ન થયેલ બળ છે હવે જો હું આ બળને F' વડે દર્શાવું અને હું એટેચમેન્ટ ફોર્સને F" તરીકે દર્શાવું અને જો ન્યૂટનની દ્રષ્ટિએ F' એ F" કરતા વધારે હોય તો શું થશે આ કોષ આ સપાટીથી અલગ થઈ જશે જેથી આ કોષ ત્યાં રહે તે માટે કાં તો તેને એવી રીતે સામેલ કરવું પડશે કે તે ત્યાં વળગી રહે અથવા તેની ગતિશીલતા એવી રીતે કરવી પડે કે તમે તેને રેખીય વિન્ડો આપો છો જે તમે જાણો છો કે આની જેમ ફ્લેક્સ કરે છે તેથી તેનો અર્થ એ છે કે આ જોડાણ બિંદુ પાસે ફ્લેક્સીબલ સપાટી હોવી જોઈએ તમે મારો મુદ્દો જુઓ છો તેથી હું તમને અહીં જે છે તે કહી રહ્યો છું કે તમારી પાસે એક ગ્લાસ સબસ્ટ્રેટ છે જેની પાસે કોઈ વધારાના પરમાણુઓ નથી હવે ગ્લાસ સબસ્ટ્રેટની ટોચ પર તમે આ કાચની સપાટીને કંઈક આ રીતે સજાવો અને એકવાર તમારા કોષો ત્યાં આવી રહ્યા છે અને ત્યાં બેઠા છે હવે આ કોષો કંઈક સ્ત્રાવ કરી રહ્યા છે જે આ પ્રકારનું બંધન કરે છે જે હવે તમને મૂંઝવે છે તેથી મને તે રંગ બદલીને તેનો ઉપયોગ લાલ તરીકે કરવા દો જે તમ ને સરળ બનાવશે તેથી આ તે લાલ છે જે તમે સપાટીને ટાંક્યું છે અને તે ગુલાબી છે જે તમે અવલોકન કરો છો જે કોષ દ્વારા સ્ત્રાવ થાય છે હવે આ બન્ને એકબીજા સાથે કંઈક આવી ક્રિયાપ્રતિક્રિયા કરે છે આ તે પરમાણુ છે જે મેં સપાટીને ટાંક્યું છે તેથી તે આની જેમ લટકી રહ્યું છે અહીં એક કોષ આવીને તે હાથ પર સ્ત્રાવ કરી રહ્યો છે હવે હું આ હાથ લહેરાવી રહ્યો છું તે આ હાથ છે જે કોષ દ્વારા ગુપ્ત કરવામાં આવ્યો છે તેથી તમે જાણો છો કે આ બે આવે છે અને આના જેવું બંધન રચાય છે હવે તમે જોશો કે તેઓ આની જેમ વધુ સારી રીતે આગળ વધી શકે છે તેથી જ્યારે આ ચોક્કસપણે હું તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે હું સબસ્ટ્રેટ પાત્ર અને ફેરફારો વિશે વાત કરીશ પણ હું આમાં પ્રવેશતા પહેલા એક અલગ પ્રશ્ન પૂછીશ તેથી મેં તમને કહ્યું તેથી જુદા જુદા કોષો જુદા જુદા સ્થળોએ છે તેથી મેં ચાર કોષોનું ઉદાહરણ લીધું એક મેં તમને કાર્ડિયો માયોસાઇટ્સ વિશે કહ્યું બીજું મેં તમને હાડપિંજરના સ્નાયુ વિશે કહ્યું ત્રીજું મેં તમને સરળ સ્નાયુ વિશે કહ્યું અને ચોથું મગજમાં જમણા ચેતાકોષો વિશે કહ્યું હતું હવે આ બધા જુદા જુદા સ્નાયુઓના પ્રકાર અને ચેતાકોષોના પ્રકાર પણ તેથી હું તેને સ્નાયુઓના પ્રકાર છે કહી શકતો નથી આ સ્નાયુના પ્રકારમાં પણ જુદી જુદી મિકેનોબાયોલોજી હોય છે તેઓ સપાટી સાથે યાંત્રિક ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેની આસપાસના કોષો અલગ હોય છે અને તે ત્યાંથી અલગ પ્રકારના બળો ઉત્પન્ન કરે છે જ બળ પેદા થાય છે તે બાહ્યકોષીય મેટ્રિક્સના સેલ્યુલર કેમેસ્ટ્રી દ્વારા સંચાલિત થાય છે તેથી ત્યાં બે વસ્તુઓ છે એક તેની યાંત્રિક ગુણધર્મો અલગ અલગ છે અને બીજું યાંત્રિક ગુણધર્મો એ ECM સેલ્યુલર કેમેસ્ટ્રીનું કાર્ય છે તેથી જો આપણે તેને ખૂબ કાળજીપૂર્વક જોઈએ તો એવું લાગે છે કે આ કોષો અલગ પ્રકારની સપાટીની ક્રિયાપ્રતિક્રિયા સાથે તેમની પોતાની વિવિધ પ્રકારની વસાહતોમાં રહેવાનું પસંદ કરે છે તેથી જો તમારે કોઈ રકાબીમાં ચોક્કસ કોષ પ્રકારનું સંવર્ધન કરવું હોય તો તમારે બાહ્યકોષીય મેટ્રિક્સ વિશે વિચાર વું જોઇએ કે શું તે કોષના પ્રકારનું અનુકરણ કરવામાં મદદ કરશે અથવા વાસ્તવિક જીવનમાં જ્યાં તે વધી રહ્યું છે તે વાતાવરણને અનુભવવા માટે મદદ કરશે આ એક તેનું પાસું છે તેથી જો તમે તે બાહ્યકોષીય મેટ્રિક્સ પ્રકૃતિને જાણો છો તો પછી તમે શું કરી શકો છો તમે સબસ્ટ્રેટ લો છો તે અહીં તમારી પાસે છે તેથી તમે કહેવા માંગતા હતા કે એક સેલ ઉગાડો જે તમે જાણો છો તે પછી બનાવવા જઈ રહ્યા છે અથવા સબસ્ટ્રેટ પર રહેલા આ અન્ય પ્રોટીન સાથે પ્રક્રિયા શરૂ કરશે હવે તમે જુઓ છો કે હવે તેઓ એકબીજા સાથે ક્રોસ ટોકિંગ કરી રહ્યા છે અને આ રીતે કોષ તેને સિસ્ટમની બહાર આવવાની શરૂઆત કરે છે તમે અનિવાર્યપણે શું કરી રહ્યા છો તમે સેલને તેના ઘરેથી લઈ રહ્યા છો તમે સેલને અન્ય પર્યાવરણ અન્ય સબસ્ટ્રેટ સાથે જોડી રહ્યા છો બીજું ઘર અને તમારું ઘર તે પાત્ર છે જ્યાં તમે તેમનું જોડાણ કરી રહ્યા છો પરંતુ હવે જો તમે ઇચ્છો કે તેઓ ત્યાં સફળ થાય તો તમારે તેમને ઘર જેવું અનુભવવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવું પડશે જે અનુકૂળ વાતાવરણ અહીં છે તેમ છતાં ત્યાં કેટલાક કોષો છે જે આપણે જાણતા નથી તેઓ તેમની બાહ્યકોષીય સંવાદિતા ગુમાવવાનું પસંદ કરે છે અને કોઇ પણ સમુદાયમાં વૃદ્ધિ કરી શકે છે અને ગમે ત્યાં ફેલાવવાનું શરૂ કરી શકે છે તે એક પ્રકારના ઠગ કોષો છે તમે ઠગ દેશો તરીકે ઓળખાતી આ મૂવી જોઈ છે જે ઠગ કોશિકાઓ જેવી છે આ કોષો સંપૂર્ણપણે ગમે ત્યાં જઈ શકે છે તેનો અર્થ એ છે કે તેઓ દરેક વસ્તુના બાહ્યકોષીય વાતાવરણમાં અનુકૂલન કરી શકે છે અને તેમને કોઇ ચોક્કસની જરૂર નથી અને આ ઠગ કોષો છે જેનાથી કેન્સરની શરૂઆત થાય છે તેથી આ કોષોને આપણે કેન્સરગ્રસ્ત કોષો તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તે કોષો જેમના બાહ્યકોષીય મેટ્રિક્સ સંવાદિતા સાથે સમાધાન થાય છે તેઓ ગમે ત્યાં મુસાફરી કરે છે અને ત્યાં ઠગ વસાહતો વિકસાવે છે અને તેઓ આસપાસના સંસાધનો પોતાના ફાયદા માટે ખેંચે છે અને તે સમુદાયને ખૂબ જ નબળૉ બનાવી દે છે અને તેમને તેમની જરૂરીયાતોથી વંચિત રાખે છે અને છેવટે ખાતરી કરે છે કે તેઓ પોતાની સમસ્યાને સમજવામાં સફળ થાય છે કે તેમની પાસે આવા ઠગ દેશો અથવા ઠગ કોષો છે જે અજાયબીઓ કરી શકે છે હવે તે આપણને એકદમ અલગ નમૂનામાં લાવે છે આ નમુનો છે જે લાંબા સમયથી ત્યાં છે અને તેના પર વિચાર કરીએ કે જો આપણે એક મિનિટ માટે સ્વીકારીએ કે તે નમૂનો આ રીતે કાર્ય કરે છે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે પુરુષ અને સ્ત્રી સંભોગ કરે છે ત્યારે શુક્રાણુ અને અંડાશય ફળદ્રુપ થાય છે અને તમે જાણો છો કે તેમને ગર્ભધારણ થયું છે તેથી પ્રથમ કોષ જે રચાયો હતો તે ઝાયગોટ હતો તેથી તમારી પાસે આ શુક્રાણુ છે અને આ ઇંડા એકબીજા સાથે ફળદ્રુપ છે અને જેને આપણે 2n અથવા ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ જે તમે બધાએ દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો હશે આ ઝાયગોટ પછી કોષનો સમૂહ બનાવે છે અને કોષનો આ જથ્થો આખરે ગર્ભ બનાવે છે અને આ ગર્ભ આખરે બાળક બને છે હવે આ તબક્કાઓ વિશે વિચારો કે તેઓ કેવી રીતે પસાર થઈ રહ્યા છે આ કોષોમાં કોઈ વસાહત નથી કારણ કે તે હજુ પણ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે તેથી આ કોષો શરૂઆતમાં જુદા જુદા બાહ્યકોષીય મેટ્રિક્સમાં અનુકૂલન કરી રહ્યા હતા તે બધા એકસાથે સમુદાય થયા છે તેનો અર્થ એ છે કે કોષો જ્યાંથી ઉદ્ભવી રહ્યા છીએ તે અનન્ય બાહ્યકોષીય મેટ્રિક્સ સાથે મળીને સમુદાય થાય છે અને પછી છેવટે બાહ્યકોષીય મેટ્રિક્સ અલગ રીતે જેમ તમે કોષોના કોષ સમુદાયને જાણો છો જેમ કે દસ કોષો બનશે જે વિવિધ પ્રકારના બાહ્યકોષીય મેટ્રિક્સનો સ્ત્રાવ કરશે અન્ય દસ અલગ અલગ બાહ્યકોષીય મેટ્રિક્સને સ્ત્રાવ કરવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલાં તમે આ પરિસ્થિતિનો વિચાર કરો કે જ્યાં તેઓ આ કોશિકાઓ જેવા તમામ કોષો પર કોઈપણ પ્રકારના બાહ્યકોષીય મેટ્રિક્સ મેળવી શકે તેથી તે આપણને કેન્સરને ખૂબ જ અલગ રીતે જોવા લાવે છે શું તે વિકાસલક્ષી અવ્યવસ્થા છે કારણ કે વિકાસલક્ષી અવ્યવસ્થાનો ઉપયોગ અલગ સ્થિતિ માટે થાય છે કે જેનો જવાબ વિકાસના નમૂનામાં પડેલો છે ચાલો કોઇને કહ્યા વગર આપણે તેને આ રીતે મૂકીએ કારણ કે તે કોષો માત્ર કલ્પના કરવાનો પ્રયાસ કરે છે એક કોષ કોષનો સમૂહ બની જાય છે છેવટે તમે જાણો છો કે આ કોષોનો જથ્થો તેમની વસાહતો બનાવે છે મારો મતલબ કે અહીં હું તેને પ્રતીકાત્મક રીતે મુકું છું કેટલાક લાલ થઈ જાય છે કેટલાક લીલા થઈ જાય છે કેટલાક જાંબલી બને છે કેટલાક પીળા બની જાય છે તેથી આ વસાહતો જ્યારે પહેલા રચાયા હતા ત્યારે તેઓ બધું કરી શકે છે શું તેઓ સમાન છે આગળ તે પ્રશ્નોના જવાબો આપવાના છે પરંતુ આ તબક્કે તમારા માટે આ સમજવું ખૂબ જ મહત્વનું છે કે આ કેટલાક ઉભરતા વિસ્તારો છે જે આ મિકેનોબાયોલોજીમાં આવી રહ્યા છે અને ECM સામગ્રીના સેલ્યુલર કેમેસ્ટ્રિમાં એક મહાન સમજણ થઈ રહી છે તેથી હવે તમે તે એક્સ્ટ્રા સેલ્યુલર ECM ના પ્રશ્ન પર જઇ રહ્યા છો નેચરલ ECM શું છે તો એક કારણ છે કે હું આ શબ્દ નેચરલ ECM નો ઉપયોગ કરું છું જેમાં ECM નો ઉપયોગ તમારી પસંદગીના કોષો વધારવા માટે અને પાત્રને જોડવા માટે કરી શકાય છે અને તે કૃત્રિમ ECM શું છે જો આ તમારા કુદરતી ECM છે તો તમે હંમેશા એનાલોગ અથવા કંઈક કે જે આ કુદરતી ECM ની નકલ કરે છે તે વિકસાવી શકો છો તેથી આ કુદરતી ECM તે વસ્તુઓની નકલ કરે છે તેને કૃત્રિમ ECM તરીકે ઓળખ આપે છે અમે આ કૃત્રિમ ECM વિશે ખૂબ જ અનન્ય બાયો ઓર્ગેનિકથી લઈને અકાર્બનિક પ્રકારની વસ્તુઓ વિશે વાત કરીશું તેથી આ તબક્કે તમારા લોકો માટે મહત્વનો સંદેશ છે અમારી પાસે આ વિવિધ પ્રકારના પાત્રો છે જ્યાંથી અમે શરૂઆત કરી હતી તેથી આપણે પાંચમા લેક્ચરમાં છીએ તમે ત્રીજા અઠવાડીયાનું જાણૉ છો અને આ આપણું પાંચમુ લેક્ચર છે જ્યાં આપણે તેને સમાપ્ત કરવાના તબક્કામાં છીએ તેથી આપણી પાસે આ વિવિધ પ્રકારના પાત્રો છે અને પછી આપણે તેના પર ઘણા ફેરફાર કરી શકીએ છીએ તેના આધારે આપણે કયા કોષના પ્રકારને વધવા માગીએ છીએ અને આપણે કુદરતી અથવા કૃત્રિમ માર્ગ દ્વારા ક્યાં જઈ શકીએ છીએ અને તેઓ કેવા પ્રકારની ક્રિયાપ્રતિક્રિયા કરશે જે તમને અનુરૂપ કોષના પ્રકારમાં ખૂબ જ સૂક્ષ્મ રીતે મેં કહ્યું હતું આપણે કયા કોષના પ્રકાર વિશે વાત કરી રહ્યા છીએ તેનો અર્થ એ કે તે હૃદય સંબંધી કોષ છે તે હૃદય સંબંધી સ્નાયુ અથવા તે હાડપિંજર સ્નાયુ અથવા તે સરળ સ્નાયુ અથવા તે ચેતાકોષ છે જુદા જુદા ચેતાકોષોની અલગ અલગ જરૂરિયાતો તેના યકૃત કોષો અથવા સ્વાદુપિંડના કોષોના વિશિષ્ટ વિભાગમાં આવશે તેથી આ યાદી આગળ અને આગળ વધી શકે છે તમારા માટે તે સમજવાનું મહત્વ છે કે વ્યક્તિગત કોષના પ્રકારોમાં વ્યક્તિગત ECM હોય છે જે તેને બદનામ કરે છે જેને તમે ઠગ કહી શકો છો અથવા તમે તેમને મૂળમાં ફરી પાછા કરી શકો છો તેથી આપણે આ વસ્તુ સાથે કેમ આવ્યા શું કેન્સરનો જવાબ નમૂનાના વિકાસમાં રહેલો છે પરંતુ તે આપણને એવું પણ કહે છે કે કેન્સરના કોષોને ફસાવવા માટે આપણે મેટ્રિક્સ બનાવી શકીએ ઉદાહરણ તરીકે અમને ખબર છે કે તમારી પાસે કેન્સર કોષો છે અને તેઓ સબસ્ટ્રેટ માટે સ્પર્ધાત્મક બંધનકર્તા હોઈ શકે છે અને જલદી તેઓ તે સબસ્ટ્રેટ પર લાવે છે તમે સબસ્ટ્રેટને પ્રોગ્રામ કરી શકો છો કે તે મૃત્યુ પામશે શું આપણી પાસે આવી વસ્તુઓ હોઈ શકે શું આપણે થોડો વિચારી શકીએ જે સર્ફેસ કેમેસ્ટ્રીના દૃષ્ટિકોણથી કેન્સર જોવામાં સંપૂર્ણ તફાવત લાવી શકે તેથી આ વિચાર સાથે હું આ વ્યાખ્યાન બંધ કરીશ આવતા અઠવાડિયે આપણે આ ચાલુ રાખીશું